નમસ્તે અને NPTEL પર ઓફર કરેલા ડિઝાઇન થિંકિંગ કોર્સમાં આપનું સ્વાગત છે મારું નામ બાલા રામદુરાય છે અને હું એક પ્રોફેસર તેમજ સલાહકાર છુ પ્રોફેસર અશ્વિન મહાલિંગમ અન્ય સહાયક છે જે આ વર્ગ મા આ અધ્યાપન જોડીના ભાગ રૂપે પણ હશે તો સૌ પ્રથમ ડિઝાઈન થિંકિંગ શું છે એ માટે સ્ક્રીન પરની આ વ્યક્તિ કોણ છે તે અનુમાન કરવા માટે થોડો સમય લો હું નહિ જે હમણાં સ્ક્રીન પર છે સારુ જો આપ ઈચ્છો તો વિડીયો ને રોકી પણ શકો છો આ પોલેન્ડના ખગોળશાસ્ત્રી નિકોલસ કોપરનીકસ છે યુરોપિયન ખંડમાં જોવા મળે છે તેમ તેમનું મુખ્ય યોગદાન એ હતું કે તેણે સાબિત કર્યું કે બ્રહ્માંડનું કેન્દ્ર એ પૃથ્વી નથી જે મધ્યયુગીન યુરોપમાં તે સમયે માનવામાં આવતું હતું પરંતુ ખરેખર સૂર્ય છે આપણા જેવા સૌરમંડળનું કેન્દ્ર છે જેમ આપણે જાણીએ છીએ પરંતુ તેમણે સાબિત કર્યું કે પૃથ્વી કેન્દ્ર નથી કોપરનિકસએ તેના આખા જીવનમાં જે કર્યું તેનાથી વિરુદ્ધ આપણે ડિઝાઇન થીંકીંગ માં કરીએ છીએ આપણે કેન્દ્ર ફરીથી આપણા પર મૂકીશું અને તેને કેટલીકવાર માનવ કેન્દ્રિત રચના તરીકે ઓળખવામાં આવે છે તો જ્યાંથી આપણે પ્રારંભ કરીએ છીએ તે માનવ છે મનુષ્ય એ પ્રથમ સ્થાન છે જ્યાંથી આપણે વિચારવાની શરૂઆત કરીએ કે કઈ રીતે આ વ્યક્તિને મદદ કરી શકીએ સૌપ્રથમ design thinking નો ઇતિહાસ એ છે કે તેની શરૂઆત એક શિસ્ત તરીકે થઈ લગભગ 60 ના દાયકામાં હોઈ શકે છે com આ IDEO તેમણે જ તેને લોકપ્રિય બનાવ્યું તેણે કેટલાક લોકો પર પકડ જમાવી તેથી આપણે આના મૂળ તત્વોનો ઉપયોગ કરીશું મેં કેટલાક સંદર્ભો સૂચવ્યા છે મેં કેટલાક સંદર્ભો આપ્યા પણ છે મેં કેટલાક વિડિઓઝ પણ આપ્યા છે આ કોર્સ દરમિયાન આપ ઇચ્છો તે સમયે તેમાંથી કોઈ પણ ચકાસી શકો છો તો આપણે IDEOમાંથી કેટલીક સામગ્રીનો ઉપયોગ કરીશું બીજી સામગ્રી અન્ય સંદર્ભો માંથી છે જેની સૂચિ પણ છે આ પ્રકારની વિચારસરણીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ એ છે કે આપણે અહીં જે કંઇ પણ કરીએ છીએ તેના બરાબર કેન્દ્રમાં માનવ છે આ કોર્સના ભાગ રૂપે મારી પાસે બે ઉદ્દેશો છે તે ખૂબ જ મૂળ ઉદ્દેશો કારણ કે આ એક શિખાઉ અભ્યાસક્રમ છે તેથી આપ આ કોર્સ વિશે પહેલા કંઈ પણ જાણતા હોવ અમે એવી અપેક્ષા રાખતા નથી પ્રથમ ઉદ્દેશ એ હશે કે આપ કે આ design thinking ની પ્રક્રિયામાં સામેલ છે તે તબક્કાઓ અને પગલાંઓ યાદ કરવામાં સક્ષમ હો હા આ વિચારવાની એક પ્રક્રિયા છે જેમાં આપ તબક્કાસર એક એક પગલું ગોઠવો છો એક એક પગલું બીજું કે જો આપ કરી શકો જો હું આ બધા પગલાઓ અને તબક્કાઓ અવ્યવસ્થિત કરી આપને આપું તો આપ દરેકને પસંદ કરવામાં સક્ષમ હોવા જોઈએ અને કહી શકો કે આ પ્રથમ તબક્કો છે આ બીજો તબક્કો છે અને તેથી વધુ આગળ કરવા માટે સક્ષમ થશો આ અભ્યાસક્રમના ભાગ રૂપે અમે પરીક્ષણો અને વર્ગો લઈએ છીએ તે જો આપ નિદર્શન કરી શકો તો અમે ખૂબ ખુશ થશું જો તમે સક્ષમતા દર્શાવી શકો છો તો અમને આનંદ થશે અને એ જ આપના માટે ડિઝાઇન થીંકીંગ છે તો આપ બરાબર સમજ્યા છો બરાબર હું અભ્યાસક્રમ શરૂ કરતા પહેલા પ્રમુક પ્રકાર ની પૂર્વ ભૂમિકા બાંધવાની ઈચ્છા રાખું છું કેટલુંક મૂળભૂત જેને હું આવરી લેવા માંગુ છું વિચારોનો અમલ ફક્ત વિચાર કે વસ્તુ તરીકે અથવા આપ લખી દો તેવી રીતે ન થવો જોઈએ વિચાર એટલે કે જે અમલમાં મુકાય છે તે ઉત્પાદન અથવા સેવા તરફ દોરી જાય છે એવું ઉત્પાદન જે વપરાશ કર્તા ને ઉપયોગી લાગે અથવા સેવા જે ફક્ત tangible મૂર્ત ના હોય પરંતુ મારા અભ્યાસક્રમની જેમ હોય ઉદાહરણ તરીકે સેવા એટલા માટે કારણ કે આપ એવું કોઈ ઉત્પાદન જોતા નથી જેને આપ સ્પર્શ કરી શકો અને અનુભવી શકો સામાન્ય રીતે કોઈ ઉત્પાદન ની વ્યાખ્યા એકદમ શિથિલ હોય છે પરંતુ હું એવું માનું છું કે જેને આપ પકડી શકો પરત કરી શકો અને અનુભવ કરી શકો એ કદાચ ઉત્પાદન છે અને સેવા એટલે એવું જે અર્પણ કરવામાં આવે છે આમ જો આપના વિચારો આપને આમાંથી કોઈ એક તરફ દોરી જાય છે તો પછી સામાન્ય રીતે આ અમલની પ્રક્રિયા છે તે ઉત્પાદન અથવા સેવા નો આકાર લઇ રહી છે ઠીક છે આ મૂળભૂત છે કે આપણે કઈ રીત બનાવીએ છીએ આ એક મંચ છેતેથી આપણે આ વિષય પર ચર્ચા કરીશું નહિ હું આ ડિઝાઇન થીંકીંગ પ્રક્રિયા ને ચાર ભાગ માં વિભાજીત કરું છું મેં પહેલા પણ કહ્યું તેમ આપણે મનુષ્ય સાથે શરૂઆત કરીશું લોકો એક બીજા ને સમજે એ આપણા પ્રથમ પગલા નું અભિન્ન અંગ છે બીજા વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એ હું કેવી રીતે શોધી શકું મારી અંદર નહીં પરંતુ કોઈક બીજી વ્યક્તિમાં તે સહાનુભૂતિની પ્રક્રિયા દ્વારા કરી શકાય આ વિષય આપણે પછી થી આ અભ્યાસક્રમમાં આવરી લઈશું જો આપ એકવાર જાણી લેશો કે લોકો શેમાંથી પસાર થઈ રહ્યા છે જો આપ શોધી કાઢશો તેને સમજશો તેમને સહાનુભૂતિ આપો જો આપ તે અનુભવો છો તો પછી આપ ત્યાં અટકશો નહીં પરંતુ તેની ઊંડાઈમાં જાઓ અને જાણો કે શા માટે કોઈક આ અનુભવમાંથી પસાર થઈ રહ્યું છે શું હું તે શોધી શકું છું શું આપ જાણો છો કે તે હેઠળ સણસણવુ આપણે સમસ્યા વિશ્લેષણના પગલાનો ઉપયોગ કરીએ છીએ આપણે વિશ્લેષણ કરીએ અને શોધી કાઢીએ તો વિશ્લેષણના તબક્કે આપણે ખરેખર શોધીએ છીએ કે અંદર શું ચાલી રહ્યું છે ગ્રાહક શા માટે આમાંથી પસાર થઈ રહ્યું છે અને પછી આપણે ત્રીજા તબક્કા તરફ આગળ વધીએ છીએ આપણે શોધી કાઢ્યું છે કે સમસ્યા શું છે તો હવે આપણે તેનું નિરાકરણ લાવવાનું છે તેનું સમાધાન કરવાનું છે આપણે તેને હળવી કરવા માટે તેને ઘટાડવાની રીત વિશે વિચારવું પડશે પરિસ્થિતિ કોઈ પણ હોય આમાં કંઈક નિર્માણ કરવાની પ્રક્રિયા સામેલ છે એમાં કંઈક નવું નિર્માણ પણ હોય શકે અથવા બધી જૂની વસ્તુઓ ને એક નવલ સંયોજન માં પણ મૂકી શકાય આમ જે સમસ્યા પર આપણે ધ્યાન આપ્યું છે તેનું સમાધાન થાય મારા મતે છેલ્લું અને અંતિમ પગલું છે કે આ બધાને એક સાથે મૂકીને એક ચુસ્ત પેકેજ બનાવવું અને તેને કલ્પના કહેવું તેને ખ્યાલ બનાવવો તો હવેઆપની પાસે જે છે આપ ફક્ત તેનો વિચાર કરો અને આપ સુધી રાખો એ પર્યાપ્ત નથી પરંતુ ખરેખર તે કોઈકને આપો અને તેનું પરીક્ષણ કરો જેની સાથે આપે સહાનુભૂતિ દાખવી હતી તેમની પાસે જ ફરી જાઓ અને તેની સાથે પરીક્ષણ કરો આપ ચકાસો કે શું ખરેખર કોઈ રીતે તેમને મદદ થાય છે કે તેમના માટે સમસ્યાઓ વધારે છ સમસ્યાઓ વધે છે તો પછી આપે ડ્રોઇંગ બોર્ડ પર પાછા જવાની જરૂર છે મારા વિચાર નો ઉપયોગ કરી ને જાણો કે તેમને કઈ સમસ્યા સતાવે છે તો મૂળભૂત પદ્ધતિ છે કે આ ચાર પગલાઓ નો ઉપયોગ કરો લોકોથી પ્રારંભ કરો પછી સમસ્યા સમાધાન અને અંતે ખ્યાલ આપ આ સહાનુભૂતિ વિશ્લેષણ નિર્માણ અને પરીક્ષણ દ્વારા કરી શકો છો તે બનાવો અને તેનું પરીક્ષણ કરો આમ આ ડિઝાઇન થીંકીંગ માં મૂળભૂત છે